નમસ્તે ડિઝાઇન થીંકીંગ ના અભ્યાસક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે ડિઝાઇન થીંકીંગના ચાર તબક્કા વિશે મેં પહેલેથી જ આપને સંક્ષિપ્તમાં માહિતી આપી છે સહાનુભૂતિ વિશ્લેષણ ઉકેલ અને પરીક્ષણ મેં જયારે સૌપ્રથમ આ અભ્યાસક્રમની રચના કરી ત્યારે આ પ્રકારના તબક્કાઓ વિષે વિચાર્યું હતું ખબર નહિ ક્યારે પરંતુ લગભગ થોડા વર્ષો પૂર્વે મને વારંવાર એક જ વિચાર આવતો રહયો અને જાણે કહ્યું કે શું આ સમયની કસોટી પર ખરો ઉતરશે શું આ ચાર તબક્કાઓનો કોઈ અર્થ છે ખરો શું આ અગાઉ પણ કોઈએ આ પ્રકારનું કાર્ય કર્યું છે મને ચોક્કસપણે ખાતરી નહોતી જેમ બીજા ઘણા લોકોને પ્રવાસ કરવાનું પસંદ છે તેમ મને મુસાફરીનો શોખ છે હું હંમેશાં એવી જગ્યાઓ પર જાઉં છું જ્યાં હું પહેલાં ક્યારેય ન ગયો હોઉં તેથી મેં ભારતની પ્રાચીન ગુફાઓમાંની એક ગુફાનો પ્રવાસ કરવાનું આયોજન કર્યું અત્યારે આપણે એક બૌદ્ધ ગુફામાં છીએ જે અત્યંત પુરાણી છે લગભગ 2200 વર્ષ પુરાણી સ્પષ્ટપણે જ આપણામાંથી કોઈના પણ કરતા પુરાણી ઠીક છે તો મને એ આશ્ચર્ય થાય છે કે આ ગુફાઓનો આ ગુફાઓના સમૂહનો ડિઝાઇન થીંકીંગ સાથે શું સંબંધ છે આપણે તે શોધી કાઢીશું હાલ આપણે ભજા ગુફાઓમાં છીએ તે ભારતના પુનાથી આશરે 60 70 કિલોમીટર દૂર છે આ 2200 વર્ષ જૂની ગુફાઓનો સમૂહ છે અંદાજે 20 જેટલી અસાધારણ ગુફાઓનો ઉપયોગ મુખ્યત્વે પ્રાર્થના ધ્યાન અને સાધુઓના વસવાટ માટે થયો છે આપ મારી આસપાસ જે ગુફાઓ જુઓ છો તેનો ઉપયોગ વસવાટ માટે થતો હતો સાધુઓ અહીં પાછા આવીને પ્રાર્થના કરતા હતા મઠની જેમ સાધુઓ અહીં જીવન વ્યતીત કરતા હતા મને થયું કે મારે આ ગુફાઓ વિષે વધુ સંશોધન કરવાની આવશ્યકતા છે અને મને તેમાં રસ પડ્યો મને ખબર પડી કે લોકોએ બુદ્ધ ભગવાન બુદ્ધની પ્રાર્થનામાં ઘણો સમય ફાળવ્યો હતો મને ઉત્સુકતા થઇ અને મેં કહ્યું કે શું હું શોધી શકું કે તેઓ શું કરે છે તો આ મારી પ્રાથમિક તૈયારી થયી આપ સમજી શકો છો તેમ પ્રવાસ માટેની તૈયારી હું તે સામાન્ય રીતે કરું છું અને મને એમ થયું કે હું શોધી જોઉં ઓનલાઇન શોધી જોઉં અને મને મળી ગયું ત્યારે બાદ હું આ તબક્કે પહોંચ્યો જ્યાં મેં ભગવાન બુદ્ધના મુખ્ય ઉપદેશો જોયા 49 દિવસના ધ્યાન પછી તેઓને જ્ઞાન પ્રાપ્ત થયું આ તે સમયના ઉપદેશ છે સારનાથ જે ભારતની મધ્યમાં છે ત્યાં તેઓ વિદ્યાર્થીઓના પ્રથમ સમૂહમાં પહોંચ્યા અને ત્યાં તેઓએ પ્રવચનો આપ્યા સૌપ્રથમ પ્રવચન 5 વિદ્યાર્થીઓને આપે છે ભગવાન બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે કહેવું હતું તે તેઓના પાંચ વિદ્યાર્થીઓએ સમજણપૂર્વક ધ્યાનથી સાંભળ્યું તે ચાર ઉમદા સત્ય હતા તો હવે હું આપને એ ચાર ઉમદા સત્ય કયા છે તે કહેવા જઈ રહ્યો છું અને ત્યાર પછી આપણે શેના વિષે વાત કરવાના છીએ એનું આપ અનુમાન લગાવી શકો છો આપ એ સંકલન કરી શકો છો ભગવાન બુદ્ધ દ્વારા નિર્દેશ કરાયેલ પ્રથમ ઉમદા સત્ય છે દુખ અથવા પીડા આ જગતમાં દુખ છે સ્વીકાર કરો કે જગતમાં દુખ છે જ પ્રારંભ કરવા માટે તે હતાશાપૂર્ણ સ્થળ પ્રતીત થાય પરંતુ ભગવાન બુદ્ધે જોયું કે દુઃખનું કારણ મૃત્યુ જન્મ વૃદ્ધાવસ્થા રોગો અને ભૌતિક સંપત્તિ સાથેનું જોડાણ અપરિપૂર્ણ ઇચ્છાઓ તેમજ મનપસંદ વ્યક્તિઓને ગુમાવવી એમ કંઈ પણ હોઈ શકે આ બધા આપણા દુખના નિમિત્ત હોય શકે તેઓ આપને સંકેત કરી રહ્યા હતા કે આ બધું ત્યાગીને જગતમાં વૈરાગી બની જાઓ તેઓ કેવળ સૂચન કરી રહ્યા હતા કે આપ જાગૃત થાઓ કે દુઃખ એ અભિન્ન અંગ છે તે એક જ સિક્કાની બે બાજુ છે એક તરફ સુખ અને બીજી બાજુ દુખ આમ તે એક સમાન જ છે આપ સમાન વસ્તુ તરફ જ નજર કરી રહ્યા છો આ રીતે પ્રથમ ઉમદા સત્ય હતું દુખ ભગવાન બુદ્ધે જે દ્વિતીય ઉમદા સત્ય વિશે વાત કરી તે હતું સમુદાય અથવા મૂળ કારણ શોધવું દુખનું મૂળ કારણ શું છે આપે હમણાં જે ધોધ જોયો છે તે ટોચ પરનાં સ્રોતમાંથી આવ્યો છે તો આપણી પીડાના સ્ત્રોતનું મુખ્ય કારણ શું છે આપ એના વિષે ચિંતન કરી શકો છો આપ નિષ્ણાંતો સાથે વાત કરી શકો છો આપ આપના સમુદાય તેમજ પરિવારજનો સાથે વાર્તાલાપ કરી શકો છો આપ જે ભોગવી રહ્યા છો તેનું મૂળ કારણ શોધી શકો છો આપના ચોક્કસ દુખનું મૂળ કારણ છે આ તેમનું બીજું ઉમદા સત્ય હતું સમુદાય તૃતીય સત્ય છે "નિરોધ" અથવા સમાપ્તિ દુખનો અંત લાવવો ભગવાન બુદ્ધનું આ ત્રીજું સત્ય હતું જો આપ એક વખત દુખનું મૂળ કારણ શોધી કાઢો તો દુખનો અંત કેવી રીતે લાવવો એ આપની ઉપર છે આપણે કઈ રીતે તેને હળવી કરી શકીએ કેવી રીતે તેને ઘટાડી શકીએ શું આપ મનન કરી શકો છો શું આપ આપના મિત્રો આપના સમુદાય આપના સમર્થન સમુદાય આપના પરિવારને પૂછી શકો એવું શું છે જે આપ કરી શકો ભગવાન બુદ્ધ નો આ ત્રીજો ઉપદેશ હતો "નિરોધ" હવે હું આપને કઈંક આપવા માંગું છું આમાં હું આપને સરસ વસ્તુ બનાવીશ મેં પહેલા ઉલ્લેખ કર્યો હતો તેમ આ ગુફાઓ કમ સે કમ 2200 વર્ષ પ્રાચીન છે હવે આપે સંભવતઃ આ સાધન વિષે સાંભળ્યું હશે આપમાંથી ઘણા લોકો તબલા તરીકે ઓળખાતા આ વાદ્યને વગાડતા પણ હશો હું ઇચ્છુ છું કે આપ જુઓ કે આજથી 2200 વર્ષ પૂર્વે તબલા કેવા દેખાતા હતા અને તે તે આ રહ્યા હું તમારું ધ્યાન દોરી શકું તો ત્યાં એક મહિલા છે જે "તબલા" વગાડે છે તબલાઓ માંથી આ એક તબલું છે અને બીજું તબલું અહીં છે હું માનુ છું કે પેલું બીજું તબલું છે તો તેઓ "તબલા" વગાડી રહ્યા છે તબલા વિશેના આ સૌથી પ્રાચીન પુરાવા ઓમાં ના એક છે અને આપ આ પણ જુઓ છો ભગવાન ઇન્દ્ર તેમના ઐરાવત અર્થાત સફેદ હાથી પર સવાર છે આ તે હાથી છે જેની સવારી તેઓ સમગ્ર સ્વર્ગમાં કરે છે તેઓ સ્વર્ગના ઈશ્વર છે તેઓ હવામાનના ભગવાન છે અને તેઓ આમ કરે છે મારી જમણી બાજુએ આપ 4 ઘોડાઓ સાથે તેના રથ પર સૂર્ય ભગવાન "સૂર્ય" જોઈ શકો છો આપ ચક્રનો એક ભાગ જોઈ શકો છો આપ સૂર્ય ભગવાનને જોઈ શકો છો હું માનું છું કે આકાશમાં તેઓના સાથી સાથે સવારી કરે છે આ આશ્ચર્યજનક છે મારા માટે આ આશ્ચર્યજનક છે આ બંને શિલ્પકૃતિ ખુબ સરસ રીતે કંડારાયેલી છે અને તે સમયની કસોટી છે ચોથું ઉમદા સત્ય એ છે "માર્ગ" પથ અત્યાર સુધી આપે આ ત્રણ ઉમદા સત્યમાં જે કંઈ કાર્ય કર્યું છે તેના આધારે આપે પોતાના માટે એક માર્ગ ગોઠવ્યો છે આ માર્ગ છે દુખને હળવું કરવા માટેનો દુખનો અંત લાવવા માટે આપે દુખનો અંત આણવા માટે એક અભ્યાસ ગોઠવ્યો છે અને તે છે માર્ગ આપ જે રીતે એ માર્ગ પર આગળ વધવા માંગો છો એ આપને મુક્તિ અથવા નિર્વાણ સુધી લઇ જાય છે તો આ ચાર ઉમદા સત્ય હતા હવે આને ડિઝાઇન થીંકીંગ સાથે શું સંબંધ છે જો આપ તે નથી સમજ્યા તો હું આપની સમક્ષ તે રજૂ કરીશ પુનરાવર્તિત કરવા માટે પ્રથમ છે દુખની સ્વીકૃતિ દુખ "સમુદાય" જ્યાં આપને દુખનું મૂળ કારણ મળે છે ત્રીજું છે "નિરોધ" દુખનો અંત લાવો અને ચોથું "માર્ગ" છે પોતાના દુખના અંતનો માર્ગ નક્કી કરો હવે આને ડિઝાઇન થીંકીંગ સાથે શું સંબંધ છે જો આપે નથી શોધી કાઢ્યું તો હું તે આપના માટે રજૂ કરીશ ડિઝાઇન થીંકીંગ અને બુદ્ધના ચાર ઉમદા સત્ય વચ્ચે શું જોડાણ છે મૂળભૂત રીતે એ જોડાણ છે કે આપે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અહીં આપ ગ્રાહકની જગ્યાએ આપને મુકો છો અને તેઓનું દુખ સમજવાનો પ્રયત્ન કરો છો કે તેઓ શેમાંથી પસાર થઇ રહ્યા છે તે શોધી કાઢો તેઓ જેમાંથી પસાર થઈ રહ્યા છે તે શોધવા માટે તેઓ જે અનુભવી રહ્યાં છે તે અનુભવની ઊંડાઈમાં જાઓ બીજું છે વિશ્લેષણ જ્યાં આપ દુખનું મૂળ કારણ શોધો છો તેઓ શા કારણે આવા અનુભવમાંથી પસાર થઈ રહ્યા છે એ શું છે જે દુખનું મૂળ કારણ છે એ આપને વાસ્તવમાં ક્યાં મદદરૂપ થઇ શકે તે શોધી કાઢો ત્યાર બાદ આવે છે ઉકેલ એટલે કે આપ નિરાકરણ આપની સર્જનાત્મકતાઆપને આવતા વિચારો થકી તેઓના દુખનો અંત આણવાનો પ્રયત્ન કરો છો છેવટે આવે છે પરીક્ષણ જ્યાં આપ સ્વયં માટે એક માર્ગ નિર્ધારિત કરો છે કે હું આ રીતે દુખનો અંત લાવીશ આ માર્ગ દ્વારા હું દુખનું શમન કરવાની શરૂઆત કરીશ હું ફરી ગ્રાહક તરફ વળું છું તેઓના દુખનો અંત આવે તે માટે જે કોઈ પણ સમાધાન છે તે પ્રદાન કરો તેઓની સમસ્યાઓ સમાપ્ત થાય અને તેઓ પહેલા કરતા અત્યંત પ્રસન્ન થાય આ રીતે મને ખબર પડી કે આ ચાર તબક્કાઓ છે જે એકબીજા સાથે સંકળાયેલા છે મને થયું કે "અરે વાહ આ આશ્ચર્યજનક છે આ અદભુત છે " આપણી પાસે 2200 વર્ષ પહેલાંના પુરાવા છે કે કોઈએ આ પહેલા જ કરી દીધું છે અને આ ખરેખર કામ કરે છે સાથે જ હું ઉદાસ પણ હતો મેં વિચાર્યું કે હતું કે આ ચાર તબક્કાઓ સાથે જાહેર કરનાર હું પ્રથમ વ્યક્તિ હતો કમનસીબે હું 2200 વર્ષ જુનો હતો કે 2200 વર્ષ મોડો હતો જ્યાં સુધી પદ્ધતિ કાર્ય કરે છે અને જે ઉપયોગ કરે તેના કામમાં આવે છે તો આ તે ચાર તબક્કા છે જેનો ઉપયોગ આપ ડિઝાઇન થીંકીંગ અભ્યાસક્રમના ભાગ રૂપે કરશો